કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પ્રથમ બે સત્રોમાં અમે કોસ્ટ હિસાબ એના પછી કોસ્ટનાં જુદાં જુદાં વર્ગીકરણ શું છે તે વિશે ચર્ચા કરી હતી અને છેલ્લા સત્રમાં જે સત્ર 3 છે અમે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ સાથે પ્રારંભ કર્યો હવે જો તમને યાદ છે કે નિર્ણય લેવા માટે આ ખૂબ જ ઉપયોગી તકનીક છે ખાસ કરીને શોર્ટ ટર્મના નિર્ણયો માટે ઉપયોગી છે અમે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ ફંડામેન્ટલ્સથી પ્રારંભ કર્યો તે અમુક કોસ્ટના વર્ગીકરણ પર આધારિત છે શું તમને કોસ્ટનું વર્ગીકરણ યાદ છે તમે કોસ્ટને કેવી રીતે વર્ગીકૃત કરો છો તમે વરીઅબીલીટીના આધારે કોસ્ટને વર્ગીકૃત કરો છો સીવીપી એનાલિસિસનું સંપૂર્ણ સ્ટ્રેકચર વરીઅબીલીટીના વર્ગીકરણ આધારે છે હવે અમને બે પ્રકારનો કોસ્ટ મળે છે પહેલી કોસ્ટ ને ફિક્સ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને હવે હું સીધા ગ્રાફ પર જઈશ આ રીતે ફિક્સ કોસ્ટ દેખાય છે ગ્રાફ તદ્દન ફ્લેટ છે 0 યુનિટથી 800 યુનિટસ છે ટોટલ ફિક્સ કોસ્ટ કોન્સ્ટન્ટ રહેશે ગ્રાફ મુજબ ચાલો આપણે તેને 80000 ની આસપાસ માની લઈએ તેથી જો તમે 0 યુનિટ પ્રોડ્યૂસ કરશો તો ફિક્સ કોસ્ટ 80000 છે અને જો તમે 800 યુનિટસ પ્રોડ્યૂસ કરશો તો પણ કોસ્ટ 80000 થશે તેથી પર યુનિટ કોસ્ટ ખૂબ જ ઝડપથી નીચે આવી રહ્યો છે જો તમે એક યુનિટ પ્રોડ્યૂસ કરો છો તો ફિક્સ કોસ્ટ 80000 ને 1 દ્વારા વિભાજિત કરવામાં આવશે તેથી તે પર યુનિટ 80000 રહેશે જ્યારે તમે 800 યુનિટસ પ્રોડ્યૂસ કરશો તો 800 દ્વારા 80000 વિભાજન કરવામાં આવશે તમે સમજી ગયા તેનો અર્થ હવે તેમે ઘટાડો થયો છે તે પર યુનિટ માત્ર 100 રૂપિયા છે તેથી જેમ યુનિટસની સંખ્યામાં વધારો થશે તે ઘટતા રહે છે તેથી આપણે કહીએ છીએ કે સામાન્ય રીતે પર યુનિટ ફિક્સ કોસ્ટ પર ધ્યાન આપતા નથી તેનો કોઈ અર્થ નથી કારણ કે ડેફીનિશન મુજબ ફિક્સ કોસ્ટ ટોટલ આધારે કોન્સ્ટન્ટ રહે છે જેમ જેમ યુનિટસની સંખ્યા વધશે તેમ તેમ તે ઘટવાનું શરૂ થશે તે પર યુનિટ ઘટશે પરંતુ ટોટલ ફિક્સ કોસ્ટ કોન્સ્ટન્ટ રહે છે અમે ગયી વખતે જે ચર્ચાઓ કરી હતી તેના સિવાય તમે કોઈ અન્ય દાખલો આપવા માંગો છો અમે રેન્ટ ઈન્સુરન્સ અથવા ડેપ્રિસિએશન વિશે ચર્ચા કરી છે શું તમે કોઈ અન્ય ફિક્સ કોસ્ટ વિશે વિચારી શકો છો જે લેવલ ઑફ એકટીવીટીને સાથે બદલાતું નથી ઉદાહરણ તરીકે લાઇસેંસ ફી અમે ફેક્ટરી ચલાવીએ છીએ અમે વાર્ષિક લાઇસન્સ ફી ચૂકવી પડે છીએ તે બદલાતું નથી તમે કોઈ ફેક્ટરી સ્થાપિત કરો અને ફેક્ટરીને ચલાવો તમારે દર વર્ષે લાઇસેંસ ફી ચૂકવવી પડે છે જે કોન્સ્ટન્ટ રહેશે જો તમે કોઈ ફેક્ટરી રેજિસ્ટર કરો છો તો તમારે લાયસન્સ ફી ચૂકવવી પડશે પ્રોડ્યૂકશનને ધ્યાનમાં લીધા વગર તેથી તે ફિક્સ કોસ્ટ બની જાય છે અન્ય પ્રકારનાં કોસ્ટ વેરિયેબલ છે ફરીથી ગ્રાફ પર નજર નાખો તમે જોઈ શકો છો કે તે 0 થી શરૂ થાય છે અને સ્ટ્રેઈટ લાઈનની જેમ વધે છે So for every extra unit there is a extra fixed cost તેથી દરેક વધારાના યુનિટ માટે વધારાનો ફિક્સ કોસ્ટ હોય છે ગ્રાફ માંથી તમે જોઈ શકો છો કે 100 યુનિટસ માટે તે 1000 છે 200 યુનિટસ 20000 માટે છે અને 800 યુનિટસ માટે તે 80000 છે તેથી તે પર યુનિટ બેસીસ પર કેટલું છે 10000 ને 100 દ્વારા વિભાજિત કરીયે તો પર યુનિટ 100 મળશે જેમ યુનિટસ સંખ્યા વધશે તે સમાન રેસીઓ વધશે જે પર યુનિટ 100 છે આ વેરીએબલ કોસ્ટની વ્યાખ્યા છે કોઈ ઉદાહરણ છેલ્લી વાર આપણે વાહન માટે ડાયરેક્ટ મટેરીઅલની ડાયરેક્ટ લેબોર અથવા પેટ્રોલ કોસ્ટસ જેવા કેટલાક ઉદાહરણો જોયા હતા અન્ય કોઇ ઉદાહરણ ધારો કે તમે લાઇસન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છો અને તમે પર ઉઝના આધારે ખર્ચ કરો છો તેથી જ્યારે પણ તમે ઉઝ કરો ત્યારે તમે કેટલીક ફી ચૂકવો છો તેથી જેમ તમારી પર યુનિટસ વધશે તમારી લાઇસન્સ સોફ્ટવેરની કિંમતમાં વધારો કરે છે તમે સમજી ગયા માની લો કે તમને લમ સમ ના આધારે લાઇસન્સ મળી ગયું છે પરંતુ જ્યારે તમે પર ઉસના આધારે સોફ્ટવેરનો ઉપયોગ કરો છો ત્યારે તે વેરીએબલ કોસ્ટ બની જાય છે હવે ત્રીજી સેમી વેરિયેબલમાં કોસ્ટ છે નામ સૂચવે છે કે તેમની પાસે એલિમેન્ટ્સ ઑફ વરીઅબીલીટી છે તેથી તેઓ લેવલ ઑફ એકટીવીટી સાથે બદલાયા કરે છે પરંતુ સમાન પ્રોપોરશનમાં બદલાતા નથી ન તો તે ફિક્સડ છે તેથી અમે તેને ફિક્સડ કહી શકતા નથી તેથી જ તેને સેમી વેરિયેબલમાં કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે કોઈ ઉદાહરણ ગયી વખત અમે મેઇન્ટેનન્સ વિશે વિચાર્યું કોઈપણ અન્ય ઉદાહરણ શક્ય છે અથવા ટેલિફોન બિલ જેની અમે ચર્ચા કરી છે અન્ય કોઈ ઉદાહરણ તમે વિચારી શકો સામાન્ય રીતે રેપર્સ મેઇન્ટેનન્સ જેવું જ છે જેમ ઉપયોગમાં વધારો થશે રેપર્સ પણ વધવાની સંભાવના છે કેટલાક હુમન કોસ્ટ પણ સેમી વેરિયેબલમાં સ્વભાવના છે કારણ કે મનુષ્ય થાકી જાય છે થિયોરેટિકેલી તે વેરિયેબલ છે પરંતુ ત્યાં એલિમેન્ટ્સ ઑફ લર્નિંગ છે તેથી આગલું યુનિટ તમે ઓછા સમયમાં થોડું પ્રોડ્યૂસ કરી શકો છો તેથી તેમાં વરીઅબીલીટી હોઈ શકે છે વાસ્તવિક જીવનમાં તે વિવિધ પ્રકારનાં કરવસ હોઈ શકે છે પરંતુ સીવીપી એનાલિસિસમાં અમે માની લઈએ છીએ કે કોસ્ટ એક સ્ટ્રેઈટ લાઈન છે તેથી જ આપણે ગ્રાફના સ્ટેપ ફોર્મનો ઉપયોગ કરીએ છીએ હવે સીવીપી એનાલિસિસમાં તેને કોસ્ટ દિશાયેંર્ડ લેવલ ઑફ સેલ્સ દિશાયેંર્ડ લેવલ ઑફ પ્રોફિટ અને તેથી વધુ લે છે સીવીપીના ઉદ્દેશોમાં આપણે વોલ્યુમ પ્રોફિટ અને કોસ્ટ વચ્ચેના સંબંધને જોવાનો પ્રયાસ કરીએ છીએ હવે સીવીપી એનાલિસિસની આ મહત્વપૂર્ણ અસ્સુમ્પ્શન્સ છે મૂળભૂત રીતે તે આ અસ્સુમ્પ્શન્સ પર આધારિત છે કે તમામ કોસ્ટને વેરિયેબલ અને ફિક્સડમાં વર્ગીકૃત કરી શકાય છે તમારી પાસે એવી અસ્સુમ્પ્શન્સ પણ છે કે સીવીપી રિલેશનશિપ લિનિયર છે પ્રાઇસ છે અથવા યુનિટ વેરિયેબલ કોસ્ટ ફિક્સડ કોસ્ટ વગેરે છે ઓપરેશનની વાજબી રેન્જમાં બદલાતા નથી તે સાચું છે તેથી આપણે તે રેન્જ જાણવી જોઈએ અને વોલ્યુમ એકમાત્ર કોસ્ટ ડ્રાઇવર છે ઇન્વેન્ટરી લેવલસ બદલાતા નથી મેં તમને કહ્યું હતું કે આ અસ્સુમ્પ્શન્સ કોન્સપિચુલી ખૂબ જ મહત્વપૂર્ણ છે તે વિવિધ કેસોમાં આવશો જ્યાં આપણે વ્યક્તિગત અસ્સુમ્પ્શન્સને સરળ કરીશું પરંતુ શરૂઆતમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આ અસ્સુમ્પ્શન્સને જાણો અને આ અસ્સુમ્પ્શન્સનો ઉપયોગ યોગ્ય નિર્ણય લેવા માટે કરો નિર્ણય લેવા માટે તે ખૂબ ઉપયોગી છે તમે શરૂઆતમાં આ અસ્સુમ્પ્શન્સ સાથે આગળ વધો સેલ્સ મિક્સ એ સમય માં કોન્સ્ટન્ટ રહેશે હવે ચાલો આગળનો કન્સેપ્ટ જોઈએ જે પીવી રેશિયો અથવા પ્રોફિટ વોલ્યુમ રેશિયો તરીકે ઓળખાય છે તેના માટે બીજું નામ છે જે કોન્ટ્રીબ્યુશન માર્જિન રેશિયો હવે આ રેશિયોને સમજવા માટે તમારે સૌ પ્રથમ કોન્ટ્રીબ્યુશન શું છે તે સમજવું પડશે અમે જાણીએ છીએ કે દરેક વધારાના યુનિટ માટે અમે ગ્રાહક પાસેથી સેલ પ્રાઇસ લયીયે છીએ અને આપણે વેરિયેબલ કોસ્ટ ખર્ચ કરીયે છે ફિક્સડ કોસ્ટ બદલાતો નથી તેથી ફિક્સડ કોસ્ટને ઇગ્નોર કરી શકાય છે પરંતુ તમે જે એક વધારાના યુનિટથી કમાઇ રહ્યા છો તે તમારી સેલ પ્રાઇસ છે અને તમે જે ચૂકવણી કરી રહ્યા છો તે વેરિયેબલ કોસ્ટ છે તેથી અમને સેલ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ વચ્ચેનો ડિફરન્સ જોવા મળે છે અને તમને વેરિયેબલ કોસ્ટથી વધુ જે મળે છે તે કોન્ટ્રીબ્યુશન માર્જિન તરીકે ઓળખાય છે શું તમે સમજો છો તો ધારો કે 10 રૂપિયા સેલલિંગ પ્રાઇસ છે એક યુનિટ પર 10 રૂપિયા કમાવવા માટે મારે 8 રૂપિયાની વેરિયેબલ કોસ્ટ ચૂકવવી પડશે તેથી 10 માઈનસ 8 2 રૂપિયા એ મારુ ગ્રોસ પ્રોફિટ છે જે બધા એકાઉન્ટિંગને વિષયે જાણે છે તેને ગ્રોસ પ્રોફિટ કહીશું અહીં આપણે તેને કોન્ટ્રીબ્યુશન પણ કહી શકીએ તેથી 10 માઈનસ 8 ધોરણે 2 રૂપિયા પર યુનિટ બેસીસ કોન્ટ્રીબ્યુશન છે જો તમે તેને રેશિયો 2 બાય 10 દ્વારા કન્વર્ટ કરશો તો 10 સેલલિંગ પ્રાઇસ છે તેથી કોન્ટ્રીબ્યુશન માર્જિન પર યુનિટને સેલલિંગ પ્રાઇસ પર યુનિટથી ભાગ કરશો તો અમને પર્સન્ટેજ મળે છે તેથી આ ઉદાહરણમાં 20 ટકા કોન્ટ્રીબ્યુશન માર્જિન છે તે પીવી રેશિયો અથવા પ્રોફિટ વોલ્યુમ રેશિયો તરીકે પણ લોકપ્રિય છે હવે તમે આની ગણતરી કેવી રીતે કરો છો કારણ કે કોઈ પણ કેસ અથવા કોઈ પ્રોબ્લમ સોલ્વ કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ ગણતરી છે તેથી પ્રોફિટ ટોટલમાં છે હું હમણાં ટોટલ લાઇન તરફ જોઈ રહ્યો છું તમે જાણો છો કે પ્રોફિટએ સેલ્સ માઈનસ ટોટલ કોસ્ટ છે હવે અમે ટોટલ કોસ્ટને બે કોમ્પોનેન્ટ વેરિયેબલ અને ફિક્સડમાં વહેંચીએ છીએ તેથી પ્રોફિટએ તે સેલ્સ માઈનસ ટોટલ વેરિયેબલ કોસ્ટ માઈનસ ટોટલ ફિક્સડ કોસ્ટ છે હવે અમે કોન્ટ્રીબ્યુશન માર્જિન કૅલ્ક્યુલેટ કરીએ છીએ જે ટોટલ રેવેન્યુ માઈનસ ટોટલ ફિક્સડ કોસ્ટ છે તેથી આપણે અહીં શું કરીએ છીએ સેલ્સ માઇનસ વેરીએબલ કોસ્ટ એ કોન્ટ્રીબ્યુશન માર્જિન છે તેથી પ્રોફિટ એ કોન્ટ્રીબ્યુશન માર્જિન માઇનસ ફિક્સડ કોસ્ટ છે હવે તે આ રીતે દર્શાવવામાં આવ્યું છે પી એન્ડ એલ એકાઉન્ટમાં અમે પ્રોફિટ મેળવવા માટે સેલ્સ અને કોસ્ટની તુલના કરીએ છીએ પરંતુ અહીં આપણે વરીઅબીલીટીને લઈએ છીએ તેથી સેલ્સ માઇનસ વેરીએબલ કોસ્ટ કરીયે તો અમને કોન્ટ્રીબ્યુશન મળે છે અને કોન્ટ્રીબ્યુશન માંથી ફિક્સડ કોસ્ટ ઘટાડીયે તો પ્રોફિટ મળે છે તમે સમજી ગયા હવે તમે આનાથી ઇક્યુએશન મેળવી શકો છો કારણ કે આપણે જાણીએ છીએ કે ઉપરનો ભાગ સેલ્સ અને વેરીએબલ કોસ્ટમાં ફેરફાર પર યુનિટના આધારે કરે છે તેથી આપણે અહીં યુનિટની ક્વોન્ટૅટી અથવા નંબર શામેલ કરી શકીએ છીએ અમને આ ફોર્મ્યુલા અથવા સૂત્ર મળશે Profit Q FC યાદ રાખો એફસીનો ક્વોન્ટૅટી સાથે કોઈ લેવા દેવા નથી તે ક્વોન્ટૅટીને ધ્યાનમાં લીધા વિના રહેશે પરંતુ એસ માઇનસ વી કે સેલ્સ અને વેરીએબલ કોસ્ટ પર યુનિટના આધારે કોન્સ્ટન્ટ રહે છે તેથી એસને તે સેલલિંગ પ્રાઇસ પર યુનિટના વીસી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યાં વી તે વેરીએબલ કોસ્ટ પર યુનિટ છે તેથી આપણે બ્રેકેટમાં એસ માઇનસ વી લઈ રહ્યા છીએ જે પર યુનિટના આધારે છે અને તેને ક્યૂ દ્વારા ગુણાકાર કરીશું ક્યૂ તે લેવલ ઑફ પ્રોફિટ માટે વેચવા માટેની જરૂરી નંબર ઑફ યુનિટસ છે શું તમે સમજી શક્યા તેથી Profit Q FC હવે જો તમને ક્યૂ જાણવાની ઇચ્છા હોય તો તમે સમાન ઇક્યુએશન લઈ શકો છો દિશાયેંર્ડ લેવલ ઑફ યુનિટસનો ગણતરી કરવા માટે જે એફસી પ્લસ પ્રોફિટ છે કારણ કે આ બાજુ એફસી લેવામાં આવશે તેથી QFCProfit S VC તેથી ઉદાહરણ તરીકે જેની હું ચર્ચા કરી રહ્યો હતો સેલલિંગ પ્રાઇસ 10 હતા વેરીએબલ કોસ્ટ 8 હતું તેથી વેચાયેલા દરેક યુનિટ પર 10 માઇનસ 2 કરીયે તો આપણે 2 રૂપિયા કમાઇ રહ્યા છીએ તેથી તમારે કેટલા યુનિટસ વેચવાના પડશે તે લેવલ ઑફ પ્રોફિટ મેળવવા માટે અમે આ રીતે દિશાયેંર્ડ લેવલ ઑફ સેલ્સની ગણતરી કરીએ છીએ તે પ્રોફિટ પ્લાંનિંગ તરીકે પણ ઓળખાય છે તમે સમજો છો તેથી પીવી રેશિયોની ગણતરી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે ચાલો બ્રેકિવન પોઇન્ટની ગણતરી પણ જઈએ હવે બ્રેકિવન એનાલિસિસનો ઉપયોગ મિનિમમ લેવલ ઑફ પ્રોડ્યૂકશનને જાણવા માટે થાય છે દરેક કંપની યુનિટ અથવા ફેક્ટરી નુકસાન અથવા લોસસ ને ટાળવા માંગે છે તે રેડમાં જવા માંગતો નથી તેથી તેને કેટલાક મિનિમમ યુનિટસનું પ્રોડ્યૂકશન કરવું પડશે તે મિનિમમ યુનિટસને બ્રેકિવન પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે મિનિમમ શું માટે લોસ ને ટાળવા માટે મિનિમમ પ્રોડ્યૂકશન થાય છે હવે આ યોગ્ય સેલ્સ મિક્સ શોધવા માટે ઉપયોગી છે સેલ્સ મિક્સ નુકસાનથી અથવા લોસસથી બચાવી શકે છે દિશાયેંર્ડ લેવલ ઑફ સેલ્સ ગણતરી કરવા માટે પણ તે ઉપયોગી છે અને પ્રોફિટ મેળવવા માટે અમુક લેવલ ઑફ સેલ્સ અને પ્રાઇસ પણ જોડી શકીએ છીએ હવે સીવીપી એનાલિસિસથી આપણે બીઈપી પર અથવા તે લેવલ ઑફ એકટીવીટીને પર આવીએ છીએ જેનાથી રેવેન્યુ બધા વેરિયેબલ અને ફિક્સડ કોસ્ટને ને રિકવર કરે છે પરંતુ ત્યાં નો પ્રોફિટ છે તેથી 0 યુનિટથી શરૂ કરીને તો અમે નુકસાનમાં હોઈશું યુનિટસમાં વધારો થાય ત્યારે એક પોઇન્ટ એવો આવે છે જ્યાં પ્રોફિટ કે લોસ હોતું નથી જે બ્રેકિવન પોઇન્ટ તરીકે ઓળખાય છે બ્રેકિવન પોઇન્ટ પછી કંપની અથવા પ્લાન્ટ પ્રોફિટ કમાવાનું શરૂ કરે છે હવે બ્રેકિવન પોઇન્ટ પણ સીવીપી એનાલિસિસની જેમ વિવિધ નિર્ણયો માટે ખાસ કરીને પ્રાઇસીંગના ડિસિસિઅન પ્રોડક્ટ અથવા પરચેસના ડિસિસિઅન ટેમ્પોરરી શટડાઉન ડિસિસિઅન અને તેથી વધુ માટે ઉપયોગી છે કેટલાક વધુ ડિસિસિઅન એ આધુનિકરણ અથવા ઓટોમેશન છે તેથી આપણે નવું મશીન ખરીદવું જોઈએ કે નહીં શું આપણે એક્સપાંશન કરવું જોઈએ કે નહીં આપણે ન્યૂ પ્રોડક્ટ શરૂ કરવું જોઈએ કે નહીં આવા ઘણા નિર્ણયો સીવીપી અથવા બીઇપી એનાલિસિસના આધારે લઈ શકાય છે હવે ચાલો આપણે કેટલાક ફોર્મ્યુલા જોઈએ કારણ કે જ્યારે તમે પ્રોબ્લેમ્સ હલ કરવા માંગો છો ત્યારે ફોર્મ્યુલા સરળતાથી ઉપલબ્ધ રહેશે બીઈપીની ગણતરી માટે અમારું મુખ્ય ગોળ ફિક્સડ કોસ્ટની પુરી રિકવરી છે તેથી અમે નુમરેટરમાં ફિક્સડ કોસ્ટ લઈએ છીએ અને તેને કોન્ટ્રીબ્યુશન પર યુનિટ થી વિભાજન એટલે ડિવાઇડ કરીશું તેથી અમારા ઉદાહરણમાં મેં તમને કહ્યું હતું કે સેલલિંગ પ્રાઇસ 10 રૂપિયા છે વેરીએબલ કોસ્ટ 8 રૂપિયા છે તેથી પર યુનિટ બેસીસ તમે 2 રૂપિયાનો પ્રોફિટ અથવા કોન્ટ્રીબ્યુશન કરો છો ચાલો આપણે ફિક્સડ કોસ્ટ 1000 લયીયે તેથી 1000 ને 2 થી ડિવાઇડ કરીએ તેથી 500 યુનિટસ તમારા BEP બને છે તેથી લોસસને ટાળવા માટે ઓછામાં ઓછા 500 યુનિટસનું પ્રોડ્યૂકશન કરવું આવશ્યક છે જો તમે બીઈપીને સેલ્સ વેલ્યુ પર ગણતરી કરવા માંગતા હો તો અમારે 1000 જેટલા ફિક્સડ કોસ્ટ લેવા પડશે તેથી 1000 ને પીવી રેશિયો થી ડિવાઇડેડ કરીયે પીવી રેશિયો કેટલો હતો 2 દ્વારા 10 તેઓ 20 ટકા અથવા પર્સન્ટ છે તેથી તમે 1000 ને 20 ટકા થી ડિવાઇડ કરો જ્યાં 1000 એ એક ફિક્સડ કોસ્ટ છે તો 20 ટકા તે માર્જીન અનિંગ્સ છે જેનો અર્થ છે કે લોસસને ટાળવા માટે તમારે ઓછામાં ઓછા 5000 યુનિટસનું સેલ્સ કરવું આવશ્યક છે જ્યારે તમારું સેલ્સ 5000 ની પાર જશે ત્યારે તમે પ્રોફિટ કમાવવાનું શરૂ કરશો હવે સેલ્સ વેલ્યુમાં બીઇપી પણ ખૂબ મહત્વનું છે કારણ કે ઘણી વખત તમારી પાસે આયડેન્ટિફાયેબલ યુનિટ ન હોઈ શકે તમે વિવિધ પ્રકારનાં પ્રોડક્ટસનો અથવા વિવિધ પ્રકારની સર્વિસિસનું વેચાણ કરી શકો છો પરંતુ જો તમને માર્જિન ખબર હોય અથવા પીવી રેશિયો જાણતા ખબર હોય તો તમે સેલ્સ વેલ્યુમાં તરીકે બીઈપીની ગણતરી કરી શકો છો તેથી બંને ફોર્મ્યુલા ઉપયોગી છે હવે સીવીપીના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ ગ્રાફની ગણતરી કરી શકીએ છીએ આને બ્રેકિવન ચાર્ટ પણ કહેવામાં આવે છે કારણ કે આપણે અહીં પણ બ્રેકિવન બતાવીએ છીએ આપણે પહેલા પણ સમાન ગ્રાફ જોયો છે તેથી જેમાં એક ફિક્સડ કોસ્ટની લાઇન દોરવામાં આવી હતી તેથી આ ફિક્સડ કોસ્ટની લાઇન છે હવે અહીંથી એક લાઇન જે ઉપર જાય છે તે એક ટોટલ કોસ્ટની લાઇન છે તમે જાણો છો કે ફિક્સડ કોસ્ટની લાઇન હોરિઝોન્ટલ છે અને ટોટલ કોસ્ટની લાઇન ઉપર તરફ જાય છે એક રેવેન્યુની લાઇન પણ દોરવામાં આવ્યું છે જે રેડ લાઇન છે જે 0 થી શરૂ થાય છે અને પ્રાઇસની ઉપરથી ઉપર જાય છે અને ટોટલ કોસ્ટની લાઇનને પાર કરે છે તેથી જે પોઇન્ટ પર તેઓ ઇન્ટરસેક્ટ થાય છે તે બ્રેકિવન પોઇન્ટ તરીકે ઓળખાય છે ખરેખર ગ્રાફમાં જે એરો તે થોડો ખોટો છે તે અહીં ક્યાંક હોવો જોઈએ પરંતુ વાસ્તવિક બ્રેકિવન પોઇન્ટ આ છે શું તમે સમજી શક્યા બ્રેકિવન પોઇન્ટ એ એક એવો પોઇન્ટ છે જ્યાં ટીસી અને ટીઆર જે ટોટલ કોસ્ટ અને ટોટલ રેવેન્યુ લાઇન line એક બીજાને ઇન્ટરસેક્ટ કરે છે અથવા એક પોઇન્ટ પર મળે છે આ લોસ એરિયા તરીકે ઓળખાય છે કારણ કે જ્યારે સેલ્સ બ્રેકિવન પોઇન્ટથી નીચે હોય છે તો તે લોસ છે શું તમે સમજી ગયા છો કેમ નુકસાન કેમ થાય છે કારણ કે તમારી રેવેન્યુ હજી પણ ટોટલ કોસ્ટથી નીચે છે જ્યારે રેવેન્યુ ટોટલ કોસ્ટના ઉપરથી આગળ જાય છે જે બ્રેકિવન પોઇન્ટથી ઉપર હોય છે તમને ત્યારે પ્રોફિટના એરિયા મળે છે તેથી રેવેન્યુ કોસ્ટથી વધારે છે પ્રોફિટ એરિયા મર્યાદિત નથી કારણ કે તમે યુનિટસમાં વધારો કરશો તો પ્રોફિટમાં વધારો થશે પરંતુ લોસનું એરિયા મર્યાદિત છે કારણ કે મેક્સિમમ લોસ જે તમે કરી શકો છો તે તમારા ફિક્સડ કોસ્ટની બરાબર છે અમારી અસ્સુમ્પ્શન્સને આધારે છે કે ફિક્સડ કોસ્ટ અને વેરીએબલ કોસ્ટ બદલાતા નથી મેક્સિમમ લોસ આ છે હવે બ્રેકિવન પોઇન્ટ પર તમે યુનિટસ અને નંબર આધારે અને સેલ્સના આધારે જોઈ શકો છો કદાચ આ લાઇન થોડો ખોટો છે પરંતુ બ્રેકિવન પોઇન્ટથી જો તમે તેને યુનિટસમાં લઈ જશો તો તમે જાણી શકશો કે કયા લેવલ ઑફ યુનિટસ પર બ્રેકિવન જોઈએ અને જો તમે રૂપિયામાં સેલ્સને ધ્યાનમાં લો તો અમે આ બે ફોર્મ્યુલા જોયા હતા બ્રેકિવનમાં યુનિટસ અને બ્રેકિવનમાં સેલ્સ તેથી બીઇ ચાર્ટમાંથી તમે રૂપિયામાં બ્રેકિવનની ગણતરી કરી શકો છો અને યુનિટ્સમાં બ્રેકિવન પણ કરી શકો છો શું તમે સમજી શક્યા છો હવે આપણે એક ખૂબ સરળ ઉદાહરણ જોઈએ તેથી ક્રિષ્ના ગેમ્સ નવી તોયની બાઇક બનાવવા માંગે છે તેઓએ માર્કેટ રિસર્ચ પર આધારિત કેટલાક ડેટા એકત્રિત કર્યા છે જેમ કે પ્રાઇસ પર બાઇક 800 હોય છે વેરીએબલ કોસ્ટ 300 હોય છે પ્રોડ્યૂકશન સંબંધિત ફિક્સડ કોસ્ટ 55 લાખ છે ટાર્ગેટ પ્રોફિટ 2 લાખ છે ટોટલ એસ્ટિમેટેડ સેલ્સ 12000 બાઇકસ છે હવે આ ડેટાના આધારે બ્રેકિવન પોઇન્ટની ગણતરી કરવાનો પ્રયાસ કરો બ્રેકિવન પોઇન્ટની ગણતરી કરવા માટે તમારે પીવી રેશિયોની પણ ગણતરી કરવી પડશે તેથી પીવી રેશિયોની ગણતરી કરો બ્રેકિવન પોઇન્ટની ગણતરી કરો ટાર્ગેટ પ્રોફિટ મેળવવા માટે જરૂરી લેવલ ઑફ સેલ્સના ગણતરી કરો કારણ કે બ્રેકિવન પર તેઓ કોઈ પ્રોફિટ કરશે નહીં ખરેખર તેઓ 2 લાખનો પ્રોફિટ મેળવવા માગે છે તેથી તે પ્રોફિટ માટેનું ટાર્ગેટ સેલ્સ શું હશે અને જો તેઓ એસ્ટિમેટેડ 12000 નું સેલ્સ પ્રાપ્ત કરશે તો કેટલો પ્રોફિટ થશે આ બધી બાબતોની ગણતરી કરવાનો પ્રયાસ કરો મને લાગે છે કે તે માત્ર એક સામાન્ય સમજ છે તેથી જો તમે કોન્ટ્રીબ્યુશનથી પ્રારંભ કરો છો તો કોન્ટ્રીબ્યુશન કેટલો છે સેલ્સ પર યુનિટ માઈનસ વીસી જે પર યુનિટ 800 માઈનસ 300 છે 500 નું કોન્ટ્રીબ્યુશનથી છે તેથી દરેક બાઇક જે તે સેલ કરે છે તેઓ 500 નું માર્જિન કરે છે જ્યારે તેઓ ફક્ત 1 બાઇક સેલ કરે છે ત્યારે તેઓ 500 નું માર્જિન બનાવશે પરંતુ ધ્યાનમાં રાખો કે તેઓ બહુ મોટું ફિક્સડ કોસ્ટ કરશે ફિક્સડ કોસ્ટ 55 લાખ છે તેથી જો તેઓ ફક્ત 1 બાઇક બનાવશે તો તેઓ ફક્ત 500 ની કમાણી કરશે તેઓએ 55 લાખ પુરે લેવા માટે પૂરતું માર્જિન બનાવવું પડશે જે તેમનો બ્રેકિવન પોઇન્ટ હશે તેથી તમે બીઇપીની ગણતરી કેવી રીતે કરશો ફિક્સડ કોસ્ટને પર યુનિટ કોન્ટ્રીબ્યુશનથી ડિવાઇડેડ કરીયે 55 લાખને 500 થી ડિવાઇડેડ કરો હવે બ્રેકિવન પોઇન્ટ શું છે તમે સમજો છો તે 10000 છે તો ચાલો આપણે ગણતરી જોઈએ તમને આ બધાની ગણતરી કરવાનું કહેવામાં આવે છે બ્રેકિવન માટે ક્વોન્ટૅટી ટાર્ગેટ પ્રોફિટ પીવી રેશિયો બીઈપી અને એસ્ટિમેટેડ પ્રોફિટ તેથી અમે જોયું છે કે જ્યારે એસપી માંથી વેરીએબલ કોસ્ટ ઓછું કરવામાં આવે છે ત્યારે તમને પર યુનિટ કોન્ટ્રીબ્યુશનથી 500 મળશે હવે તમે 500 ના કોન્ટ્રીબ્યુશનના આધારે 55 લાખ રિકવર કરવા માંગો છો તેથી 55 લાખને 500 થી ડિવાઇડેડ કરીયે તો તમને 11000 મળે છે આ ક્વોન્ટૅટી ટર્મ્સમાં બ્રેકિવન પોઇન્ટ છે તેથી જો કંપની 11000 બાઇકસ વેચવા સક્ષમ છે તો તેઓ બ્રેકિવન મેળવી શકશે અથવા 55 લાખની ફિક્સડ કોસ્ટને કોન્ટ્રીબ્યુશનના બરાબર લાવી શકશે તમે સમજી ગયા છો પરંતુ હકીકતમાં તેઓ 2 લાખનો પ્રોફિટ મેળવવા માગે છે તેથી તેઓએ 55 લાખ રિકવર કરવાની છે અને ઉપરથી 2 લાખનો પ્રોફિટ કરવો પડશે એટલે કે તેઓ 57 લાખ રિકવર કરવા માગે છે તેથી 57 લાખ 500 થી ડિવાઇડેડ કરીયે તો તમને 11400 મળે છે આને ટાર્ગેટ ક્વોન્ટૅટી કહેવામાં આવે છે તેથી તેઓ 11400 મેળવી શકે તો જ તેઓ બિઝનેસ કરશે હવે તમે જાણો છો કે એસ્ટિમેટેડ સેલસ 12000 છે તો ચાલો પ્રથમ પીવી રેશિયોની ગણતરી કરીએ જો તમે પર યુનિટ કોન્ટ્રીબ્યુશનને પર્સન્ટેજ ઑફ એસપીની લેશો જે 500 ડિવાઇડેડ 800 છે તો તમને પીવી રેશિયો 0 625 મળે છે તમે તેનો 62 5 ટકા અથવા પર્સન્ટેજ પણ કહી શકો છો હવે તમે રુપિયામાં બ્રેકિવન પોઇન્ટની ગણતરી કરવા માંગો છો જેની ટોટલ ફિક્સડ કોસ્ટ જે 55 લાખ ડિવાઇડેડ 0 625 કરીયે તો તમને 88 લાખ મળશે એટલે કે 88 લાખ રૂપિયા સેલ ટુઉ બ્રેકિવન છે તમે તેને ક્રોસ ચેક કરી શકો છો કારણ કે 11000 બાઇકસ જે બીઈપી ક્વોન્ટૅટી છે તેને 800 થી ગુણાકાર કરવામાં આવે છે જે કંઈ નથી પરંતુ રૂપિયા 88 લાખ બરાબર છે હવે છેલ્લો મુદ્દો એ છે કે એસ્ટિમેટેડ પ્રોફિટ કેટલો છે તેમનો એસ્ટિમેટેડ સેલ 12000 છે દરેક યુનિટના વેચાણ પર તેઓ 500 બનાવે છે તેથી 12000 ગુણાકાર 500 તેનો અર્થ એ કે તેમને 60 લાખનું કોન્ટ્રીબ્યુશન અર્નિંગ મળવાની સંભાવના છે 60 લાખ માંથી તેઓએ 55 લાખની ફિક્સડ કોસ્ટ ચૂકવવી પડશે તેથી એસ્ટિમેટેડ પ્રોફિટ 5 લાખ છે તમે સમજો છો તેથી સીવીપી અને બીઈપી એનાલિસિસના મૂળભૂત કન્સેપ્ટને સમજવા માટે આ એક ખૂબ સરળ ઉદાહરણ છે અમારા આગલા સત્રમાં અમે આ જ વિષય પર અમારી ચર્ચા ચાલુ રાખીશું નમસ્તે આભાર